તેથી આ નોનલીનેયારીટીનો અભ્યાસ કરવા માટે આપણે એક સરળ નુમેરીક્લ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરળ નુમેરીક્લ પ્રયોગ તે પ્રયોગ શું છે આ મારું ડોમેન D છે મારા ડોમેન D પાસે માત્ર બે ઑબ્જેક્ટ્સ છે બે ઑબ્જેક્ટ્સ અને અને આગળ હું મારું જીવન સરળ બનાવવા માટે ધારી રહ્યો છું કે હું આ ઑબ્જેક્ટ્સની બાઉન્ડ્રીઓને જાણું છું હું મારું જીવન ખરેખર સરળ બનાવવા જઈ રહ્યો છું હું મારી જાતને બે ચલો સુધી મર્યાદિત રાખવા માંગુ છું કારણ કે તમે શા માટે તે કરશો કારણ કે હું 2D વિઝ્યુઅલાઈઝ કરી શકું છું હું 10D ની કલ્પના કરી શકતો નથી તેથી હું મારી જાતને 2D પર પ્રતિબંધિત કરવા માંગુ છું જેથી કરીને હું તેને બરાબર વિઝ્યુઅલાઈઝ કરી શકું તો હવે મારે શું કરવું જોઈએ આ મારો D છે આ મારી બે વેરિયેબલ પ્રોબ્લેમ છે તેથી મારો કોન્ટ્રાસ્ટ ફક્ત છે અને હું શું કરી શકું તે ની વિવિધ કિંમતો માટે હું આને પ્લોટ કરી શકું છું વિદ્યાર્થી X માત્ર જોવા માટે ત્યાં એક પેરાબોલા છે અને ત્યાં કેટલાય પેરાબોલા છે જે યોગ્ય છે અને તે 2D માં છે તેથી મારી પાસે કોઈ રેખા નથી પરંતુ મારી પાસે એક સપાટી હશે એટલું જ નહીં હું ગ્રેડીયંટની દિશા પણ જોઈ શકું છું ગ્રેડીયંટની દિશા મને શું કહેશે વિદ્યાર્થી મેક્ષિમમ ચેન્જ તે સ્પષ્ટપણે મને મહત્તમ ફેરફાર કરશે અને તે મને કહેશે કે જો મેં કર્યું ઉદાહરણ તરીકે ગ્રેડિયન્ટ ડિસેન્ટ અલ્ગોરિધમ કઈ દિશામાં શોધ યોગ્ય રહેશે તેથી ત્યાં બે સરળ ગ્રેડિએન્ટ્સ છે જે હું પાછલા પૃષ્ઠ પરથી વિચારી શકું છું એક એ છે કે હું આનો ગ્રેડિયન્ટ લઈ શકું છું જ્યાં હું ધારું છું કે અચળ છે તેથી તે એક સરળ ગ્રેડીયંટ છે તેથી આને હું લીનીયર ગ્રેડીયંટ કહું છું અથવા હું બહાદુર બની શકું છું અને આ સમીકરણનો ઢાળ લઈ શકું છું અને તેને નોનલીનીયર ઢાળ કહેવામાં આવશે દેખીતી રીતે નોનલીનીયર ચોક્કસ છે પરંતુ તે ગણતરીની રીતે ખૂબ જ કંટાળાજનક છે તેથી તે જ હું હવે પછીના આંકડાકીય પ્રયોગમાં અભ્યાસ કરવા જઈ રહ્યો છું હા તેથી હું એમ ધારી રહ્યો છું કે અચળ છે તેનો અર્થ એ છે કે મારું ગ્રેડિયન્ટ હું નું ગ્રેડિયન્ટ લઈ રહ્યો છું તેનો અર્થ એ કે સ્થિર છે તેથી જ્યારે હું ગ્રેડિયન્ટ લઉં છું ત્યારે ફક્ત X પર આધારિત ટર્મ જ આ હોય છે અને નોનલીનીયર અર્થ અહીં એ Xનું ફંક્શન છે વિદ્યાર્થી જો હું ચાલુ રાખું તેથી આ સિસ્ટમ ડીટ્ટરમીનેટ માટે 2 હોમોજીનીઅસ જેવી છે થોડાક માધ્યમની અંદર 2 હોમોજીનીઅસ ઓબ્જેક્ટ અને તેઓની પરમીટીવીટી અને છે વિદ્યાર્થી ઓકે ના તો હું જે કહું છું તે એ છે કે આ સમગ્ર ઑબ્જેક્ટમાં પરમીટીવીટી છે એક પિક્સેલ નથી પરંતુ આ સંપૂર્ણ વાદળી ઑબ્જેક્ટ છે વિદ્યાર્થી ok અને આ આખો ચોરસ પદાર્થ છે તે બે વેરિયેબલ છે વિદ્યાર્થી તેથી રેસ્ટ તેથી તમે કહી રહ્યા છો કે કોન્ટ્રાસ્ટ વેક્ટર ખરેખર આ સમગ્રના પિક્સેલની સંખ્યાના કદ જેટલું હોવું જોઈએ વિદ્યાર્થી જેમ કે આ કેવી રીતે સમાન છે તેથી વાસ્તવમાં આ વાસ્તવિક એ સાથે ખૂબ લાંબો વેક્ટર હશે આ રીતે આ કોન્ટ્રાસ્ટ વેક્ટર હશે પરંતુ જો હું જાણું છું કે મારું જીવન કેવી રીતે સરળ બનાવવું તો હું તમને આ વધારાની માહિતી આપવા જઈ રહ્યો છું કે આ સમગ્ર ઑબ્જેક્ટ આ છે આ સમગ્ર ઑબ્જેક્ટ છે તેથી હું આને અમુક મેટ્રિક્સના સંદર્ભમાં લખી શકું છું જે દ્વારા ગુણાકાર 1s અને 0s થી બનેલું છે જો આ સાઈઝ છે અને આ સાઈઝ છે તો હું આને મેટ્રિક્સ તરીકે રજૂ કરું છું જે યોગ્ય 1s અને 0s છે તેથી મને આ મળે છે તેથી હું ફક્ત બે ચલો સાથે કામ કરું છું તેથી આ m મેટ્રિક્સ પછી અહીં ગુણાકાર થશે તેથી તેથી આ પ્રકારની ટ્રીકથી આપણે પ્રોબ્લેમને વધુ વિઝ્યુઅલાઈઝેબલ બનાવવા માટે કરીએ છીએ અન્ય મુજબ તમે જાણો છો કે તમે ફક્ત તમારા હાથ ઉપર ફેંકશો અને n ટર્મ કહેશો હું કલ્પના કરી શકતો નથી કે તમને ઈનટ્યુશન નહીં મળે વિદ્યાર્થી પછી તે ૩ વેરિયેબલ હશે ત્રીજો વેરિયેબલ શું છે વિદ્યાર્થી માધ્યમ પરમીટીવીટી ઓફ 0 યાદ રાખો વિદ્યાર્થી બરાબર તેથી જો આ વેક્યુમ છે જે મને આપેલ છે હું તે શીધવાનો પ્રયત્ન કરતો નથી વિદ્યાર્થી હા ના કરો તેથી તમે જોશો કે પ્રશ્ન એ છે કે જો તમે આને તેની સંપૂર્ણ સામાન્યતામાં અભ્યાસ કરવા માંગતા હોવ તો તમારે આને લોહી બનાવવું પડશે તમારે તે બધું કરવું પડશે તેથી તમે એવા હશો એક ખૂબ જ જટિલ પ્રોબ્લેમ બનાવો અને કોઈ અંતર્જ્ઞાન પ્રોબ્લેમ ન મેળવો તેથી અમે એક સરળ પ્રોબ્લેમ હલ કરી રહ્યા છીએ જ્યાં આપણે આ બે સિવાય બધું જ જાણીએ છીએ આ પોતે જ મુશ્કેલ બનશે તો ચાલો આની કલ્પના કરીએ તેથી તેથી જ હું માત્ર બે વેરિયેબલ કહું છું વિદ્યાર્થી તેથીસર આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આપણે ની કિંમત જાણતા નથી આપણે ની કિંમત જાણતા નથી વિદ્યાર્થી આપણે જાણતા નથી આપણે ની કિંમત જાણતા નથી તેથી હું આ પ્રોબ્લેમ નો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ તે જાણવા માટે કે તે શું છે જે s સાથે વિખરાયેલા ક્ષેત્રો જે પ્રયોગ છે સાથે શ્રેષ્ઠ કરાર આપે છે તેથી તમને ઘણી બધી પ્રાથમિક માહિતી આપવામાં આવી છે કે વસ્તુઓનું સ્થાન એ હકીકત છે કે તેઓ એકરૂપ છે અને હકીકત એ છે કે બીજું કંઈ નથી જે પ્રાથમિક માહિતીનું સંપૂર્ણ ઉદાહરણ છે વિદ્યાર્થી તેથી આપણે અચળ ધારીએ છીએ અચળ ધારી લેવાનો અર્થ એ છે કે હું પણ આ ઉદ્દેશ્ય ફંક્શનને જોઉં છું અને હું તેનો ગ્રેડિયન્ટ લઉં છું હું નું ફંક્શન નહીં પણ અચળ ધારું છું તેથી પછી આ એક રેખીય ફંક્શનાત્મક છે તેથી ગ્રેડિયન્ટ લેવા માટે ખૂબ જ સરળ છે કે અચળ ધારીને મારો અર્થ એ છે વિદ્યાર્થી પરંતુ જે U છે તે સ્થિર નથી તે અચળ નથી તેથી હું શું કરું છું કે હું ધારું છું કે તે ઇટરેશન પર સતત છે નવું શોધો તેથી હું ધારું છું હું માંથી ની ગણતરી કરું છું અને ધારે છે કે તે અચળ છે અને તેને અહીં મૂકું છું કે જે ગ્રેડિયન્ટ શોધો મને X નું નવું મૂલ્ય આપે છે કે હું પ્લગ ઇન કરું છું અને એક નવું મેળવું છું અને તેને સ્થિર રાખું છું તેથી તે એક ગરીબ માણસ જેવું છે કે આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ આદર્શ રીતે તમારે શું કરવું જોઈએ તે તમે જાણો છો કે એ નું ફંક્શન છે તો તેને આખી વાત અહીં મુકો અને તેને હું નોન રેખીય અભિગમ કહું છું તેથી આ બે અલગ અલગ કિસ્સાઓ છે તો હવે ચાલો જોઈએ કે શું થાય છે તેથી અમે પ્રોબેલ્મને સારી રીતે સેટ કરી લીધી છે હવે ચાલો જોઈએ કે શું થશે તેથી હું જે પ્લોટીંગ કરી રહ્યો છું તે આ ઓબ્જેક્ટીવ ફંકશન નું મૂલ્ય છે મારી કુહાડીઓ શું છે એક્સ તેથી ચાલો આપણે પહેલા ડાબી બાજુએ જોઈએ કે આ એક નીચી કોન્ટ્રાસ્ટ પ્રોબેલ્મ છે કે શું સાચું સોલ્યુશન X છે તેથી ઘેરો વાદળી રંગ સૌથી નીચા મૂલ્યને અનુરૂપ છે અને પીળો રંગ કિંમત ફંક્શનના ઉચ્ચતમ મૂલ્યને અનુરૂપ છે તેથી હું આ કોન્ટૂર પ્લોટ્સ શું બતાવી રહ્યો છું તેથી તે જમણી પીક પર લઈ જાઓ તેથી તમે અહીં નોંધ્યું છે કે જો હું ઓરીજીનથી શરૂ કરું છું જે જન્મના અંદાજ માટે અમારું અનુમાન હતું તો હું લગભગ સાચા જવાબના અડધા ભાગમાં આવું છું જો મેં શરૂઆત કરી હોત તો ચાલો આપણે એક એક કહીએ પરંતુ હું હજી પણ સાચી વેલીમાં છે તો જો મેં અહીંથી શરૂઆત કરી તો પણ શું થશે આ તીરો મને અહીં પાછા આવવા માટે સરસ રીતે માર્ગદર્શન આપશે તેથી ત્યાં માત્ર એક જ વેલી ધારો કે મેં અહીંથી શરૂઆત કરી છે ગ્રેડિએન્ટ્સ ક્યાં લઈ રહ્યા હતા તેઓ મને અહીં કેટલીક વિચિત્ર દિશામાં લઈ જાય છે અને પછી અહીં ગ્રેડિએન્ટ્સ મેગ્નિટ્યુડમાં ખૂબ જ નાના થઈ જાય છે અને વેક્ટરની લંબાઈ એ ગ્રેડિયન્ટની મેગ્નિટ્યુડ છે તેથી હું અહીં પહોંચું છું અને શું થાય છે કે હું આગળ આગળ વધી શકતો નથી ગ્રેડિયન્ટ 0 છે પરંતુ કોસ્ટ ફંક્શનનું મૂલ્ય શું છે તે લઘુત્તમ અધિકાર નથી તેથી જ્યાં તમે બાબતોને પ્રારંભ કરો છો કારણ કે હવે આ એક બિન રેખીય ઑપ્ટિમાઇઝેશન પ્રોબેલ્મ છે પરંતુ જો હું 0 ની નજીકથી શરૂ કરું તો તે વિશે ખૂબ કડક ન હોય તો હું સાચા જવાબ સુધી પહોંચું છું જે ઘણું સ્પષ્ટ છે હવે બીજી પ્રોબેલ્મ લઈએ તેથી આ પર આવતા પહેલા ચાલો અહીં સારાંશ આપીએ તેથી ઓછા કોન્ટ્રાસ્ટ ઑબ્જેક્ટ માટે તમે ક્યાંથી શરૂ કરો છો અને તમે સાચા જવાબ પર પહોંચો છો તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે સાચા મિનિમા અને વૈશ્વિક મિનિમા મૂળની ખૂબ નજીક છે તેથી જો મેં અથવા તેના પડોશમાંથી શરૂઆત કરી હોય તો હું સાચા જવાબ સુધી પહોંચું છું વિદ્યાર્થી જો આપણે 0 8 ની આસપાસ શરૂ કર્યું જો મેં શરૂઆત કરી તો હું ખોટા જવાબનો ઉપયોગ કરું છું જે સાચો છે અને બીજા ઘણા મુદ્દાઓ જે આપણે શરૂ કર્યા છે તે પણ હું ખોટા જવાબ સુધી પહોંચું છું તેથી આમાં ઘણા બધા પ્રદેશો છે જે મને ખોટા જવાબ તરફ લઈ જશે પરંતુ ધારણા દ્વારા શરૂ થયેલ લીટરેચર અનુસંધાનના સિદ્ધાંતથી શરૂ થયું હોવાથી તેઓ હંમેશા થી શરૂ થયા છે તેથી તેઓ હંમેશા સાચા જવાબ સુધી પહોંચે છે તેથી તેઓને સંતોષકારક જવાબ મળ્યો અને પછી અમુક સમયે તેઓને સમજાયું કે ઓહ તમે જાણો છો કે રીયલાસ્ટીક ટીસ્યુમાં વિપરીતતાના બહુ ઓછા મૂલ્યોની જરૂર નથી પરંતુ શું પદ્ધતિઓ નિષ્ફળ થઈ રહી છે તમે કરી શકો છો કારણ કે તમે એક સરળ 2 D પ્રોબેલ્મ બનાવી છે તમે આને ત્યાં સુધી જોઈ શકો છો જ્યાં સુધી તે નિષ્ફળ થઈ રહ્યું છે તે નિષ્ફળ છે કારણ કે ત્યાં ઘણા બધા ટેકરીઓ અને વેલી વચ્ચે છે કે તમે સાચા જવાબ સુધી પહોંચી શકતા નથી અને આપણે જમણી બાજુની આગામી પ્રોબેલ્મમાં જોઈ શકીએ છીએ કે સાચો જવાબ છે કે કેમ તેથી સાચો જવાબ અહીં સેટ થઈ રહ્યો છે જો તમે થી શરૂઆત કરો તો શું થશે હું નીચે જઈ રહ્યો છું મને નકારાત્મક મૂલ્યો મળશે તેથી ત્યાં કોઈ આશા નથી ખરેખર મને ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી જો હું કોઈ અવ્યવસ્થિત બિંદુથી શરૂ કરું છું જો હું ફરીથી અહીંથી શરૂ કરું છું તો હું નીચે જઈશ જો હું અહીંથી શરૂ કરું તો ચાલો કહીએ અને હું અહીં સુધી પહોંચું છું કે ગ્રેડિયન્ટ 0 છે તેથી આ ડાયાગ્રામ બનાવવા માટે ઘણું કોમ્પ્યુટેશનલ કામ છે હું મારી સમજણમાં મદદ કરવા માટે આ રેખાકૃતિ કરી રહ્યો છું વિદ્યાર્થી આ છે ના મૂલ્યોના 2 D પ્લોટ તરીકે આ એક આકૃતિ છે વિદ્યાર્થી તે x 1 x 2 વિશે જ્યાં સાચું અને તેને અનુરૂપ છે અને હવે અને ના જુદા જુદા મૂલ્યો છે તે કિંમત ફંક્શનનું મૂલ્ય શું દેખાય છે તેથી વાસ્તવિક જીવનમાં મને ક્યારેય આની ઍક્સેસ મળશે નહીં કારણ કે સૌ પ્રથમ તે 10000 વેરિયેબલ પ્રોબ્લેમ હોઈ શકે છે તો હું 10000 પરિમાણોને કેવી રીતે વિઝ્યુઅલાઈઝ કરી શકું હા આ તેના માટે છે તેના માટે માત્ર આ માટે વિદ્યાર્થી ધારો કે આ કેસ તમે કંઈક બીજું કરો હા બરાબર આ કેસ માટે મારે માત્ર અડધામાંથી બનાવવાનું હતું મેં તેને બનાવ્યું અને તેજી હું ખૂબ જ મુશ્કેલીમાં છું મારી પાસે ક્યાં જવું તે જાણવાનો કોઈ સારો રસ્તો નથી તે છે તેથી તે અહીં એક મોટી પ્રોબ્લેમ છે જો હું તમને આ ડોમેન વિશે જાણતા હોય ત્યાંથી શરૂ કરીશ તો જ હું અહીં આ પ્રોબ્લેમ નો સામનો કરીશ તેથી તેથી જ મને કેટલીક પ્રાથમિક માહિતીની જરૂર છે વિદ્યાર્થી બરાબર નાઇસ પ્રમેય જે આપણે કરીએ છીએ ના તેથી તમારું મશીન લર્નિંગનું તમામ વજન અને તમે ડીપ લર્નિંગ જાણો છો અને તે બધું આના પર લાગુ કરી શકાય છે તે જાણવા માટે કે ઘણા બધા ડેટામાંથી સાચી વેલી ક્યાં હોઈ શકે છે તે જાણવાનો પ્રયાસ કરી શકાય છે શા માટે આ એક ખૂબ જ પડકારજનક સંશોધન પ્રોબ્લમ છે અને રિયાલીસ્ટીક ટીસ્યુઓ વાસ્તવિક લેન્ડમાઈન અને બધા તેઓ ઉચ્ચ કોન્ટ્રાસ્ટ હશે તેથી તેથી જ તમારે આ પ્રોબ્લમ સાથે જીવવું પડશે જેમ કે એક સૂચન અહીં સૂચવવામાં આવ્યું હતું તેથી ઉદાહરણ તરીકે અહીં આપણને બનાવવામાં આવ્યા છે તેથી આ હતો અને આ એક પડકારજનક પ્રોબ્લમ હતી હવે આ કોન્ટ્રાસ્ટને તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું હવે તે એક સરળ વ્યાખ્યા છે કોન્ટ્રાસ્ટની સાચી વ્યાખ્યા વાસ્તવમાં આ જેવી છે પરંતુ એ બ્રેકગ્રાઉન્ડ માધ્યમની પરમીટીવીટી છે તેથી એક પૃષ્ઠભૂમિ માધ્યમ શૂન્યાવકાશ હતું તે છે પરંતુ જો હું જાણું છું કે સાચી પરવાનગી લગભગ આ ઉચ્ચ શ્રેણીમાં હશે તો હું શું કરી શકું છું હું તે માધ્યમને અમુક પ્રકારના મેચિંગ લિક્વિડથી ભરી શકું છું અથવા મેચિંગ સામગ્રી જેની છે ચાલો કહીએ કે હું ઉદાહરણ તરીકે લઈ શકું છું 5 જેવું કંઈક કહીએ તો પછી કોન્ટ્રાસ્ટ શું બનશે તેથી માટે આ બનશે અને સાચો બનશે તેથી આ બધી સંખ્યાઓ છે જે નાની બાદબાકી અને છે તેથી મારી પ્રોબ્લમ ઓછી થઈ ગઈ છે મેં તેને મેપ કર્યું છે આ પ્રકારની પ્રોબ્લમ મેં પરવાનગીને નાની બનાવી છે પરંતુ ઘણી વખત આ શક્ય બનશે નહીં કારણ કે હું ઈચ્છા મુજબ પ્રવાહી ઉત્પન્ન કરી શકતો નથી કે જેની પરમિટિવિટી 4 અથવા 5 હોય તે ભાગ્યે જ પ્રગટ થાય છે તદુપરાંત લેન્ડમાઇન શોધવાની પ્રોબ્લમમાં તેને ભૂલી જાઓ તો પ્રશ્ન એ છે કે આપણે m બરાબર n થી શું શરૂ કરીએ અને પછી તેનો ઉપયોગ કરીએ તેથી તે તમને ચતુર્થાંશમાં પ્રવેશવામાં મદદ કરી શકે છે પરંતુ સમસ્યા એ છે કે જ્યારે હું m બરાબર n થી શરૂ કરું છું ત્યારે મારી પાસે m પરિમાણીય જગ્યા છે અને જ્યારે હું ઉચ્ચ સ્થાને જવા માંગુ છું ત્યારે મને ત્યાં થોડો ઉકેલ મળ્યો છે રીઝોલ્યુશન ચાલો કહીએ કે હું તમને જાણું છું 100 મી હવે મારી પાસે 100 મીટર પરિમાણીય જગ્યા છે હું તે m પરિમાણીય જગ્યા અને આ 100 m પરિમાણીય જગ્યાને કેવી રીતે જોડી શકું વિદ્યાર્થી મૂલ્ય સાથે સરખામણી કરો તમારી પાસે કેટલાંક કેટલા છે હા મારી પાસે આ વસ્તુની કેટલીક કિંમત છે વિદ્યાર્થી દર વખતે ફેરફાર થતો નથી તેથી અમુક અર્થમાં મારે તે ઉકેલનો નમૂનો ઘટાડવો પડશે મારો મતલબ છે કે મેં અહીં કહી દીધું છે હવે તમે કહો છો કે હું આને એક સમયે પુનઃપ્રાપ્ત કરવા માંગુ છું વિદ્યાર્થી ઉચ્ચ રીઝોલ્યુશન ઉચ્ચ રીઝોલ્યુશન રિઝોલ્યુશન હવે હું શું કરું મને બે રિઝોલ્યુશન જવાબો મળ્યા છે હવે હું આ બેને પ્રારંભિક અનુમાન તરીકે મેપ કરવા માંગુ છું જેનું ઉચ્ચ રિઝોલ્યુશન એ છે તો મારે શું કરવું પડશે વિદ્યાર્થી માં જવાબ આપવા માટે હું તેને કેવી રીતે મેપ કરી શકું વિદ્યાર્થી આ એક ગ્રીડ માટે એક ગ્રીડ હા અહીં એક ગ્રીડથી એક ગ્રીડ ત્યાં તે કરી શકાય છે પરંતુ તે ફરીથી એક પુનઃપ્રાપ્તિ મેચમાં છે અને તે થઈ ગયું છે અને તે આપણને કેટલીકવાર યોગ્ય વેલી માં શરૂ કરીને હું સાચા જવાબ સુધી પહોંચું છું પરંતુ જો મેં શરૂ કર્યું તો કહીએ કે અહીંથી શરૂ કરવાને બદલે મેં અહીંથી શરૂ કર્યું અને પછી હું અહીંથી જતો રહ્યો તેથી તે કામ કરી શકે છે અથવા ન પણ કરી શકે છે વિદ્યાર્થી પરંતુ તે એક સારો અંદાજ હોઈ શકે છે તે એક સારો અંદાજ છે હકીકતમાં તે સામાન્ય રીતે કરવામાં આવે છે